તો ચાલો આપણે ચર્ચા ચાલુ રાખીએ તેથી આ બીજા લેક્ચર માં આપણે વિવિધ ડિઝાઇન રિપ્રેઝન્ટેશન્સ વિશે વાત કરીશું તેથી આ લેક્ચરનો વિષય ડિઝાઇન રિપ્રેઝન્ટેશન છે તો વાસ્તવમાં આપણે અહીં જેની વાત કરી રહ્યા છીએ તે એ છે કે આપણી પાસે એક ડિઝાઇન છે આ ડિઝાઇન કોઈપણ સ્તરની હોઈ શકે છે તે ખૂબ જ ઉચ્ચ સ્તરની ડિઝાઇન હોઈ શકે છે તે મધ્યવર્તી સ્તરની ડિઝાઇન હોઈ શકે છે તે ખૂબ જ નીચા સ્તરની વિગતવાર ડિઝાઇન હોઈ શકે છે પરંતુ આપણે જે કહેવા માંગીએ છીએ તે એ છે કે કોઈપણ સ્તરે ડિઝાઇનને 3 સંભવિત ખૂણાઓથી કલ્પના કરી શકાય અથવા જોઈ શકાય છે તેથી આપણે કહીએ છીએ કે 3 ખૂણા બિહેવિયરલ સ્ટ્રક્ચરલ અને ફિઝીકલ છે બિહેવિયરલનો અર્થ છે કે ડિઝાઇન શું કરવાનું છે સ્ટ્રક્ચરલ એટલે સર્કિટ્રી અથવા નેટ લિસ્ટ ની દ્રષ્ટિએ તેને કેવી રીતે અમલમાં મૂકવામાં આવે છે અને ફિઝીકલ એ વાસ્તવિક અમલીકરણ છે પછી ભલેને તે ચિપ તરીકે અથવા મોડ્યુલ તરીકે અથવા સેલ તરીકે અને તેથી વધુ અમલ કરવામાં આવે અને 3 ખૂણાઓને કારણે તે સૂચિત કરવામાં આવ્યું હતું કે તેને કહેવાતા Y ડાયગ્રામ દ્વારા રજૂ કરી શકાય છે તો ચાલો જોઈએ કે આ Y ડાયગ્રામ કેવો દેખાય છે અને તે આ 3 જુદા જુદા ખૂણાઓથી ડિઝાઇનના વિવિધ પાસાઓને કેવી રીતે રજૂ કરી શકે છે Y ડાયગ્રામ આ રીતે દેખાય છે જ્યાં તમે જોઈ શકો છો કે Y ના 3 આર્મ્સ વિઝ્યુલાઇઝેશન બિહેવિયરલ સ્ટ્રક્ચરલ ફિઝીકલના 3 ખૂણાઓને અનુરૂપ છે તેથી જ્યારે તમે બિહેવિયરલ વિશે વાત કરો છો ત્યારે આપણે મૂળભૂત રીતે તે વિશે વાત કરીએ છીએ કે સર્કિટ કેવી રીતે વર્તે છે તમે તેને કેવી રીતે અમલમાં મૂકી રહ્યા છો અથવા આપણે તેને કેવી રીતે ડિઝાઇન કરી રહ્યા છીએ તે અંગે આપણે વિગતવાર નથી જઈ રહ્યા તેથી બિહેવિયર ને રજૂ કરવાની કેટલીક વિશિષ્ટ રીતો એ પ્રોગ્રામ્સ છે જે ઉચ્ચ સ્તરીય ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ માં હોય જેમ કે ખૂબ જ નીચેની PHDL વિવિધ સ્વરૂપમાં સ્પેસિફીકેશન ઉદાહરણ તરીકે બુલિયન સમીકરણો સ્પેસીફિકેશન હોય શકે ટ્રુથ ટેબલ ફાઇનાઇટ સ્ટેટ મશીન અને વગેરે હોઈ શકે છે આ બિહેવિયરલને સ્પષ્ટ કરવાની રીતો છે સ્ટ્રક્ચરલ ડોમેન કહે છે કે રજિસ્ટર એડર્સ ગેટ વગેરેના અમુક પ્રકારના નેટ લિસ્ટ આંતરજોડાણ ઉચ્ચ સ્તરના મોડ્યુલો પ્રોસેસર મેમરી હોઈ શકે છે અને ફિઝીકલ ડોમેનમાં આપણે ચિપ્સ અથવા બોર્ડ મૂળભૂત સેલ ટ્રાન્ઝિસ્ટર અને તેથી વધુ વિશે વાત કરી રહ્યા છીએ તેથી કોઈપણ ડિઝાઇનને 3 માંથી કોઈપણ એક ખૂણાથી જોઈ શકાય છે ચાલો આપણે આ 2 ડાયગ્રામ જોઈએ કારણ કે આ 2 ડાયગ્રામ વાસ્તવમાં બતાવે છે કે આપણે Y ડાયગ્રામનું અર્થઘટન કેવી રીતે કરી શકીએ હવે ડાબી બાજુએ આ પ્રથમ ડાયગ્રામ જુઓ અહીં તમે જોઈ શકો છો કે આપણે આ કાલ્પનિક વર્તુળો દોર્યા છે આ કોન્સેન્ટ્રિક સર્કિટ છે જે Y ના 3 આર્મ્સમાંથી દરેક સાથે એક બિંદુને સ્પર્શે છે ઉદાહરણ તરીકે તમે બિહેવિયરલ સ્તરમાં જોઈ શકો છો કે આપણી પાસે સિસ્ટમ્સ નામની નોંધ છે આ સ્ટ્રક્ચરલ સ્તરમાં સમકક્ષ નોડ કહે છે CPU મેમરી અને ભૌમિતિક સ્તરે સમકક્ષ ચિપ્સ અથવા ફિઝીકલ પાર્ટીશનો તો આ શું દર્શાવે છે હું ફક્ત તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કહો કે મારી પાસે એક કોમ્પ્યુટર છે જેને હું ડિઝાઇન કરવા માંગુ છું આ કોમ્પ્યુટર મારા બિહેવિયરલનું થોડુક પ્રતિનિધિત્વ કરી શકે છે તેથી હું સ્પષ્ટ કરું છું કે કોમ્પ્યુટર કેવી રીતે વર્તવું જોઈએ હવે બીજા ખૂણાથી આ કોમ્પ્યુટરને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPUના સમાવિષ્ટ તરીકે વિઝ્યુઅલાઈઝ કરી શકાય છે તેમાં એક અથવા વધુ મેમરી મોડ્યુલ હોઈ શકે છે અને એક IO મોડ્યુલ એક IO પ્રોસેસર હોઈ શકે છે તેથી બીજા ખૂણાથી એ જ કોમ્પ્યુટરને CPU મેમરી અને IO જેવા અત્યંત ઉચ્ચ સ્તરીય કાર્યાત્મક બ્લોક ના આંતર જોડાણ તરીકે જોઈ શકાય છે આ તમારો સ્ટ્રક્ચરલ વ્યુ હોઈ શકે છે પરંતુ આ જ ડિઝાઈન જ્યારે ફિઝિકલ વ્યૂ પર આવે છે ત્યારે તે પ્રોસેસરને રજૂ કરતી એક ચિપ હોઈ શકે છે ત્યાં બીજી ચિપ હોઈ શકે છે જે પ્રથમ મેમરીનું પ્રતિનિધિત્વ કરે છે બીજી મેમરીનું પ્રતિનિધિત્વ કરતી ચિપ હોઈ શકે છે અને 2 ચિપ હોઈ શકે છે જે IO નું પ્રતિનિધિત્વ કરે છે જેથી તમે તેમની વચ્ચે અમુક પ્રકારના આંતર જોડાણો ધરાવતા હશો થોડું આના જેવું તેથી આ તમારું ફિઝીકલ હશે તેથી મારો કહેવાનો મતલબ એ છે કે એબ્સ્ટ્રેકશન ના આ સમાન સ્તરની ડિઝાઇનને 3 જુદા જુદા ખૂણાથી જોઈ શકાય છે એક બિહેવિયર તરીકે બીજું નેટ લિસ્ટ તરીકે અને બીજું કેટલાક ઘટકો તરીકે જે વાસ્તવમાં ઉત્પાદિત થાય છે અને સિસ્ટમને આ કિસ્સામાં ચિપ્સની જેમ એકબીજા સાથે જોડીને લાગુ કરવામાં આવે છે બરાબર તેવી જ રીતે તમારી પાસે કેટલાક અન્ય ઉદાહરણો અથવા અન્ય સ્તર હોઈ શકે છે ઉદાહરણ તરીકે જો હું તમને કેટલાક બુલિયન સમીકરણો આપું તો કહો કે f a b c આ બિહેવિયરનું પ્રતિનિધિત્વ કરે છે હવે હું આને કેટલાક ગેટની દ્રષ્ટિએ રજૂ કરી શકું છું જે મારું સ્ટ્રક્ચરલ બિહેવિયર હશે અને આ ગેટ છેલ્લે NAND અથવા NOR અથવા અમુક પ્રકારના CMOS સેલનો ઉપયોગ કરીને અમલમાં મૂકી શકાય છે તે ફિઝીકલ રિપ્રેઝન્ટેશન હશે તેથી આપણે કોઈપણ સ્તરના એબ્સ્ટ્રેકશનથી આ વ્યુ મેળવી શકીએ છીએ તેથી આ ડાયગ્રામમાં જો તમે તેના પર પાછા આવો તેથી જેમ જેમ તમે આ કેન્દ્ર તરફ જશો તેમ તમે વધુ ને વધુ વિગતમાં જઈ રહ્યા છો ઉદાહરણ તરીકે અહીં તમે લોજીક વિશે વાત કરો છો અને સ્ટ્રક્ચરલી માં તમે ALUs અને રજિસ્ટર વિશે વાત કરો છો અને અહીં તમે મેક્રો અને ફ્લોર પ્લાન વિશે વાત કરો છો જો તમે નીચે જાઓ છો તો તમે ટ્રાન્સફર ફંક્શન્સ ગેટ્સ અને ફ્લિપ ફ્લોપ્સ સેલ અને મોડ્યુલ પ્લાન વિશે વાત કરો છો તેથી જેમ જેમ તમે કેન્દ્ર તરફ નીચે જાઓ છો તેમ તમે રિફાઇનિંગ અથવા ડિઝાઇન કરી રહ્યા છો અને તેને વધુ અને વધુ વિગતવાર બનાવી રહ્યા છો Y ડાયગ્રામનું અર્થઘટન કરવાની આ એક રીત છે હવે આ Y ડાયગ્રામને થોડી અલગ રીતે પણ વ્યક્ત અથવા અર્થઘટન કરી શકાય છે જે જમણી બાજુનો ડાયગ્રામ દર્શાવે છે જુઓ અહીં આર્મ અહીં બિહેવિયર દર્શાવે છે આ સ્ટ્રક્ચરલ છે અને આ ફિઝીકલ અથવા ભૌમિતિક ડોમેન છે હવે તમે વર્તુળને બદલે જુઓ કે આપણે એક પ્રકારનું હેલિક્સ દોર્યું છે જે અહીંથી શરૂ થાય છે અને તે કેન્દ્ર તરફ નીચે જાય છે આ ખરેખર ટોપ ડાઉન ડિઝાઇનનું પ્રતિનિધિત્વ કરે છે કેવી રીતે તે કહે છે કે બિહેવિયર સાથે શરૂ કરવા માટે ચાલો આપણે એક અલ્ગોરિધમ કહીએ આ અલ્ગોરિધમ સ્પેસિફીકેશન તમે પહેલા સિન્થેસિસ કરો છો અથવા સ્ટ્રક્ચરલ ડિઝાઇનમાં વિઘટન કરો છો જેમાં મેં કહ્યું તેમ કેટલાક પ્રોસેસર CPUs મેમરી IO વગેરે ના કેટલાક આંતર જોડાણો ધરાવે છે હવે આ નેટ લિસ્ટ ફિઝીકલ ડોમેનમાં અનુવાદ કરશે જ્યાં તમે અમુક પ્રકારની ચિપ લેવલ ફ્લોર પ્લાન કરો છો જેમ કે તમે નક્કી કરો છો કે તમારી ચિપ પર તમે તમારું પ્રોસેસર અહીં મૂકી શકો છો પ્રથમ મેમરી અહીં બીજી મેમરી અહીં IO ચિપ્સ અહીં તેથી તમે સિલિકોન પર કામચલાઉ ફ્લોર પ્લાન કરો છો તમે અહીં કેવી રીતે વિવિધ અત્યંત ઉચ્ચ સ્તરના મોડ્યુલો મૂકશો હવે અહીંથી ફરી તમે આ ભાગને અનુસરવા જાઓ આ કહે છે કે ફાઇનાઇટ સ્ટેટ મશીનો માત્ર ફાઇનાઇટ મશીનો જ નહીં તે અમુક પ્રકારના લોજીક સ્પેસિફીકેશન પણ હોઈ શકે છે તેથી આ દરેક બ્લોક્સ તમે ફરીથી બિહેવિયરલ ડોમેન પર જાઓ છો અને તમે સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરો છો કે આ બ્લોક્સ ખરેખર શું કરવાનો પ્રયાસ કરે છે CPU ની કાર્યક્ષમતા શું છે મેમરીની કાર્યક્ષમતા શું છે વગેરે અને આમાંથી દરેક ફરીથી આ ભાગને આ સિન્થેસિસમાંથી પસાર કરશે તમે તેને પ્રોસેસર્સ ALUs રજિસ્ટર વગેરેમાં અનુવાદિત કરશો રજિસ્ટર ALU મલ્ટિપ્લેક્સર અહીં ફરીથી તમે પ્લેસમેન્ટને રિફાઇન કરતા મોડ્યુલોના પ્લેસમેન્ટ પર જશો ફરીથી તમે મોડ્યુલોના ડિસ્ક્રીપ્શન પર જાઓ ફરીથી તમે ગેટ અથવા અમુક સેલ જેવા ડિસ્ક્રીપ્શન પર જાઓ જે વિશે પછીથી વાત કરીશું પછી ફરીથી આ સેલને કેવી રીતે મૂકવું પછી ફરીથી નીચા સ્તરે છેલ્લે ટ્રાન્ઝિસ્ટરથી લેઆઉટ માસ્ક સુધી તેથી તમે જોશો કે જો તમે આ પ્રકારના હેલિક્સ અભિગમને સૌથી બહારના ચક્રથી સૌથી અંદરના ચક્ર સુધી અનુસરો છો તો તમે ખરેખર ચોક્કસ પ્રક્રિયાને અનુસરી રહ્યા છો જે સામાન્ય રીતે આપણે ડિઝાઇન દરમિયાન અનુસરીએ છીએ જ્યારે આપણે કહેવાતા ટોપ ડાઉન ડિઝાઇન અભિગમમાંથી પસાર થઈએ છીએ ઉચ્ચ સ્તરની વસ્તુથી આપણે ધીમે ધીમે આપણી ડિઝાઇનને રિફાઇન કરીએ છીએ અને આપણે વધુને વધુ વિગતવાર ડિઝાઇનમાં જઈએ છીએ તો ચાલો એબ્સ્ટ્રેક્શનના વિવિધ સ્તરો જોઈએ અને જોઈએ કે આ શું રજૂ કરે છે બિહેવિયરલ રિપ્રેઝન્ટેશન જેમ કે મેં કહ્યું આ સ્પષ્ટ કરે છે કે ડિઝાઇન કેવી રીતે વર્તવું જોઈએ તેણે આપેલ ઇનપુટ્સ ના સમૂહને કેવી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ તે સ્પષ્ટ કર્યા વિના અથવા તેઓ કેવી રીતે અમલમાં આવે છે તે જણાવ્યા વિના માત્ર એટલું કહેવા માટે કે જો હું a આનું ઇનપુટ લાગુ કરું તો મને આ જોઈએ છે મને તેનું આઉટપુટ મળવું જોઈએ આ મારું બિહેવિયર છે હવે આ બિહેવિયર તમે કયા સ્તરે સ્પષ્ટ કરી રહ્યા છો તેના આધારે વિવિધ રીતે સ્પષ્ટ કરી શકાય છે આમાંના કેટલાકનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ અલબત્ત સંપૂર્ણ બુલિયન સમીકરણો નથી તમારી પાસે અમુક પ્રકારનું ટ્રુથ ટેબલ હોઈ શકે છે તમારી પાસે સિક્વન્સિઅલ સર્કિટ માટે સિક્વન્સિઅલ કાર્યો માટે ફાઇનાઇટ સ્ટેટ મશીન પણ હોઈ શકે છે તમારી પાસે C અથવા java અથવા C જેવી પ્રમાણભૂત ઉચ્ચ સ્તરીય ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ સાથેનું અમુક અલ્ગોરિધમ હોઈ શકે છે અથવા તમે આ અલ્ગોરિધમ્સને વેરિલોગ અથવા VHDL જેવી હાર્ડવેર ડિસ્ક્રિપ્શન લેંગ્વેજમાં પણ વ્યક્ત કરી શકો છો તેથી બિહેવિયર આમાંના કોઈપણ એકમાં સ્પષ્ટ કરી શકાય છે પરંતુ તમે જે મુદ્દા પર ધ્યાન આપો છો કે બિહેવિયરલ સ્પેસિફીકેશનમાં તમે બરાબર કેવી રીતે કરવું તે સ્પષ્ટ કરી રહ્યા નથી તમે ફક્ત કહી રહ્યા છો કે શું કરવું મારે શું જોઈએ છે પરંતુ તે કેવી રીતે પ્રાપ્ત કરવું તે આપણે કહેતા નથી અથવા તેને બંધ કરી રહ્યા છે હવે ચાલો આપણે કેટલાક ઉદાહરણો લઈએ ચાલો આપણે કહીએ કે આપણી પાસે n બીટ એડર છે જે આપણે n 1 બીટ એડરને કાસ્કેડ કરીને બનાવીએ છીએ તો તમે આ કેવી રીતે કરો છો ચાલો પહેલા જોઈએ ચાલો કહીએ કે આપણી પાસે ફુલ એડર છે તો ફુલ એડર કેવી રીતે કામ કરે છે ફુલ એડર પાસે 3 ઇનપુટ્સ છે 2 ઇનપુટ્સ A અને B 2 બીટ અને C માં કેરી હોઈ શકે છે અને આઉટપુટ સરવાળો અને કેરી છે ધારો કે જો હું 4 બીટ એડરને ડિઝાઇન કરવા માગું છું કહેવાતા રિપલ કેરી એડર ને તો હું શું કરું હું આવા 4 ફુલ એડરનો ઉપયોગ કરું છું અને હું તેમને સાંકળમાં કાસ્કેડ કરું છું જેમ કે ધારો કે આ મારો સૌથી ઓછો નોંધપાત્ર બીટ છે આ મારો સૌથી વધુ નોંધપાત્ર બીટ છે અને આ 4 ફુલ એડર છે તો હું શું કરું હું મારા સૌથી ઓછા નોંધપાત્ર બીટ્સ A0 અને B0 અહીં જોડું છું A1 અને B1 અહીં A2 અને B2 અહીં A3 અને B3 અહીં અને તમને આ બાજુથી આ સરવાળો આઉટપુટ તરીકે મળે છે પછી ઓછો નોંધપાત્ર સરવાળો S1 S2 પછી S3 હવે કેરી આઉટ આ CY0 માંથી કેરી આઉટ આગળના તબક્કાના કેરી ઇન માં જાય છે તે જ રીતે CY1 C2 માં જાય છે CY2 C3 માં જાય છે અને અંતે CY3 જે બહાર આવે છે તે તમારા અંતિમ સરવાળાનું કેરી આઉટ હશે તેથી આ રીતે 4 બીટ એડર કામ કરે છે તેને રિપલ કેરી એડર કહેવામાં આવે છે કારણ કે કેરી બહાર આવે તે પહેલા વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈ શકે છે બરાબર તેથી તમે જોઈ શકો છો કે આ મારું બિહેવિયર હતું અને આ એક સ્ટૃક્ચરલ સ્તરનું ડિસ્ક્રીપ્શન છે જ્યાં મેં મૂળભૂત બિલ્ડીંગ બ્લોકમાં ફુલ એડરનો ઉપયોગ કર્યો છે અને મેં તેમને એકબીજા સાથે જોડ્યા છે બરાબર આ માત્ર ઉદાહરણ છે કારણ કે હું આ સ્લાઇડ પર પણ બતાવીશ તેથી મેં અહીં જે 2 ડિસ્ક્રીપ્શન બતાવ્યા છે તે ફુલ એડરના કાર્યાત્મક ડિસ્ક્રીપ્શન છે તેથી જ્યારે પણ ફુલ એડર હોય ત્યારે સરવાળાને આ બુલિયન સમીકરણ A XOR B XOR C તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે અને કેરીને A B OR A C OR B C તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે આ બિહેવિયરલ પ્રકારમાં સરવાળો અને કેરી માટેના પદ છે હવે તમે જુઓ છો કે આ હાર્ડવેર ડિસ્ક્રિપ્શન લેંગ્વેજનો ઉપયોગ કરીને સર્કિટ મોડ્યુલના સ્પેસિફીકેશનનો પ્રથમ દેખાવ છે આ વેરીલોગ છે વેરીલોગ પ્રોગ્રામ આના જેવો દેખાય છે જેમ મેં કહ્યું કે કેરી ફંક્શન એ A B OR A C OR B C છે તેથી તમે જુઓ કે મેં કેરી માટે મોડ્યુલ કેવી રીતે લખ્યું છે તમે જોશો કે આ સિન્ટેક્સ c જેવું જ છે જેમ કે ફંક્શન હું વ્યાખ્યાયિત કરું છું હું કીવર્ડ મોડ્યુલ થી શરૂ કરું છું પછી મોડ્યુલનું નામ પછી પેરામીટર ફુલ એડરમાં 2 આઉટપુટ કેરી આઉટ હશે આ ફુલ એડર નથી માત્ર કેરી પાર્ટ છે આઉટપુટ કેરી હશે અને ઇનપુટ્સ a b અને c હશે તેથી હું ઇનપુટ વેરિએબલ્સ જાહેર કરું છું હું આઉટપુટ વેરીએબલ્સને પણ જાહેર કરું છું પછી હું આને સોંપું છું અને આ AND છે અને આ OR છે a AND b OR b AND c OR c AND d હવે તમારે કહેવું જ જોઈએ કે મેં AND અને OR નો ઉલ્લેખ કર્યો છે તો આ સ્ટ્રક્ચરલ જેટલું સારું છે મેં ગેટનો ઉલ્લેખ કર્યો છે હું તેને બિહેવિયરલ ડિસ્ક્રિપ્શન કેમ કહું કારણ એ છે કે જો હું તેને આ રીતે સ્પષ્ટ કરું તો મને ખરેખર ખબર નથી કે આખરે આ કેવી રીતે અમલમાં આવશે તેને ક્યાં તો 3 ગેટ AND તરીકે અમલમાં મૂકી શકાય છે 3 પ્રોડક્ટ ટર્મ ત્યારબાદ OR તરીકે અમલમાં મૂકી શકાય છે અથવા તેને ફક્ત NAND ગેટનો ઉપયોગ કરીને અમલમાં મૂકી શકાય છે બંને સમાન છે આ બંને ડિઝાઇન સમકક્ષ છે તેથી મને ખરેખર ખબર નથી કે આપણે આખરે ક્યારે ડિઝાઇનને ગેટમાં સિન્થેસિસ કરીએ છીએ તમે આ પર પહોંચો છો કે તમે આ પર પહોંચો છો તે તમારા CAD સાધન પર આધારિત છે તે તમારા સ્પેસિફીકેશનને અંતિમ ગેટ લેવલ નેટ લિસ્ટમાં કેવી રીતે અનુવાદિત કરશે તેથી તેથી જ હું કહું છું કે આ બિહેવિયરલ લેવલ ડિસ્ક્રિપ્શન છે સ્ટ્રક્ચરલ લેવલ નથી કારણ કે મેં ચોક્કસ ગેટ પ્રકારોનો ઉલ્લેખ કર્યો નથી મેં બુલિયન સમીકરણ a b OR b a નો ઉલ્લેખ કર્યો છે તેવી જ રીતે આ બિહેવિયર સ્પષ્ટ કરવાની બીજી રીત છે અહીં હું ટ્રુથ ટેબલ સ્પષ્ટ કરી શકું છું તેથી અહીં પણ હું કેરી ઇનપુટ અને આઉટપુટ માટે સમાન સ્પેસિફીકેશનનો ઉલ્લેખ કરું છું અને પરંપરા એ છે કે ઇનપુટ પહેલા આવશે અને પછી આઉટપુટ તેથી ત્યાં ટેબલ અને n ટેબલ કન્સ્ટ્રક્ટ છે હું ઇનપુટ્સ આપું છું પછી કોલન અપેક્ષિત આઉટપુટ જો કેટલાક ઇનપુટ્સ ડોન્ટ કેર don't care છે તો હું પ્રશ્ન ચિહ્ન મૂકી શકું છું જેમ કે જો a અને b 1 અને 1 છે તો પછી c ને ધ્યાનમાં લીધા વિના કેરી 1 હશે તેવી જ રીતે જો b અને c 0 અને 0 તરીકે હોય તો a ને ધ્યાનમાં લીધા વિના કેરી 0 હશે તેથી અહીં હું મારું ટ્રુથ ટેબલ આ રીતે ટૂંકું બનાવી શકું છું બરાબર તેથી આ કેરી ફંક્શનને બિહેવિયરલ પ્રકારમાં રજૂ કરવાની રીત પણ છે હવે ચાલો સ્ટ્રક્ચરલ રિપ્રેઝન્ટેશન તરફ આગળ વધીએ તેથી સ્ટ્રક્ચરલ રિપ્રેઝન્ટેશન અનિવાર્યપણે તમને જણાવે છે કે અમુક મોડ્યુલ અને ઘટકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તમે કેટલાક આંતરજોડાણોનો ઉલ્લેખ કરો છો જેમ કે આ 2 સર્કિટ મેં બતાવ્યા છે આ સ્ટ્રક્ચરલ ડિસ્ક્રીપ્શનના ઉદાહરણો છે અહીં મેં બતાવ્યું છે કે ત્યાં 3 AND ગેટ અને 1 OR ગેટ છે તેઓ એકબીજા સાથે જોડાયેલા છે એકસાથે અહીં મેં 4 NAND ગેટ એકબીજા સાથે જોડાયેલા બતાવ્યા છે આ સ્ટ્રક્ચરલ ડિસ્ક્રીપ્શનના ઉદાહરણો છે હવે આ પ્રકારનું સ્ટ્રક્ચરલ ડિસ્ક્રીપ્શન એ છે કે મેં કહ્યું હતુ કે કંઈ નથી પરંતુ મોડ્યુલો અથવા ઘટકોની સૂચિ છે અને તેઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે આને ક્યારેક નેટલિસ્ટ કહેવામાં આવે છે હવે નેટલિસ્ટને વિવિધ સ્તરો પર સ્પષ્ટ કરી શકાય છે જેમ કે ગેટ લેવલ ટ્રાન્ઝિસ્ટર લેવલ ઉચ્ચ સ્તર વગેરે તો આપણે એક ઉદાહરણ લઈશું તેથી આ સ્ટ્રક્ચરલ સ્તરે મેં કહ્યું તેમ એબ્સ્ટ્રેક્શનના વિવિધ સ્તરો હોઈ શકે છે જેમ કે તમારી જેમ ખૂબ જ ઉચ્ચ સ્તરનું મોડ્યુલ હોઈ શકે છે જો તમે પહેલા બતાવેલ આ ઉદાહરણ પર પાછા આવો અહીં મારી પાસે 4 ફુલ એડર્સ હતા અને તેઓ એકબીજા સાથે જોડાયેલા હતા તેથી આ ફુલ એડર્સની નેટલિસ્ટ છે આ ફંક્શનલ અથવા મોડ્યુલ લેવલ પર છે જ્યાં મારું ફુલ એડર એ મોડ્યુલ છે પછી મારી પાસે ગેટ લેવલ હોઈ શકે છે તેથી ગેટ લેવલ પર મારી પાસે ગેટ અને આંતરજોડાણનો સમૂહ છે જેમ કે મેં અહીં ડાયગ્રામમાં બતાવ્યું છે ગેટ લેવલ એ જ રીતે મારી પાસે સ્વિચ લેવલ હોઈ શકે છે સ્વિચ લેવલ એટલે ટ્રાન્ઝિસ્ટર લેવલ તેથી દરેક ગેટને ટ્રાન્ઝિસ્ટરમાં રૂપાંતરિત કરી શકાય છે અને સર્કિટ લેવલનો અર્થ છે કે તે રિફાઇનમેન્ટ નું આગળનું લેવલ છે જ્યાં તમારી પાસે માત્ર ટ્રાન્ઝિસ્ટર જ નથી પણ તમે કેટલાક પેરાસિટિક તત્વો પણ કહી શકો છો જેમ કે રજિસ્ટર કેપેસિટર વગેરે તેથી તમારી પાસે ટ્રાન્ઝિસ્ટર રજિસ્ટર કેપેસિટરનો સમાવેશ કરતી સર્કિટ છે જેને સામાન્ય રીતે ડિઝાઇનનું સર્કિટ લેવલ વ્યૂ કહેવામાં આવે છે હવે જેમ જેમ તમે મોડ્યુલ લેવલ તરફ નીચે સર્કિટ લેવલ તરફ આગળ વધો છો તેમ તમે જોઈ શકો છો જેમ જેમ તમે નીચે જશો તેમ તેમ વધુ વિગતો બહાર આવશે આપણને વધુને વધુ વિગતવાર કાર્યક્ષમતા અને ડિઝાઇન અથવા બિહેવિયરનું સ્પષ્ટપણે વધુ સચોટ રિપ્રેઝન્ટેશન મળશે તો ચાલો ફરી એકવાર 4 બીટ એડર પર પાછા આવીએ તેથી આપણે આ સ્ટ્રક્ચરલ ડિસ્ક્રીપ્શન કેવી રીતે બનાવ્યું છે તેનું આ અધિક્રમિક ડિસ્ક્રીપ્શન છે 4 બીટ એડરને ચાલો આપણે તેને એડ 4 કહીએ 4 બીટ એડર આપણે 4 ફુલ એડર્સનો ઉપયોગ કરીને બનાવ્યું હતું આ 4 ફુલ એડર્સ છે અને દરેક ફુલ એડરને કેરી મોડ્યુલ અને સમ મોડ્યુલ દ્વારા અમલમાં મૂકી શકાય છે બીજુ ફુલ એડર પણ કેરી મોડ્યુલ અને સમ મોડ્યુલ દ્વારા અમલમાં મૂકી શકાય છે વગેરે તેથી જેમ તમે જોઈ શકો છો મેં અગાઉ જોયું છે કે કેરી મોડ્યુલને આ રીતે 3 AND ગેટ અને એક OR ગેટની જેમ કાર્યાન્વિત કરી શકાય છે તેવી જ રીતે આ સમને A XOR B XOR C તરીકે અમલમાં મૂકી શકાય છે તેથી હવે જોશું વેરિલોગ જેવી કેટલીક ડિસ્ક્રીપ્શન લેંગ્વેજનો ઉપયોગ કરીને આપણે આ 4 બીટ એડરનું સ્ટ્રક્ચરલ ડિસ્ક્રીપ્શન કેવી રીતે બનાવી શકીએ ચાલો આ જોઈએ આ 4 બીટ એડરનું ઉચ્ચ સ્તરનું ડિસ્ક્રીપ્શન છે તેથી તમે જુઓ ઉચ્ચ સ્તરે તમારું એડર શું રજૂ કરે છે તમારા એડર પાસે સમકેરી આઉટ કેરી ઈન અને 2 ઇનપુટ્સ X અને Y હશે તમારા સમ ઇનપુટ્સ X અને Y એ તમામ 4 બીટ નંબરો છે જે તમે એરે નોટેશન 3 કોલન 0 થી સજૂ કરશો અર્થાત્ X અને Y એ 2 એરે છે જેના ઇન્ડેક્ષ મૂલ્યો 0 થી 3 સુધી જઈ શકે છે એ જ રીતે s પણ એરે છે પરંતુ ઇનપુટ કેરી cy in અને આઉટપુટ cy4 તેઓ એક બીટ છે અને મધ્યવર્તી જોડાણો જેમ કે જો તમે આ ફુલ એડરને ફરીથી જુઓ તો ફુલ એડર વચ્ચે 3 મધ્યવર્તી જોડાણો હતા તેથી આ ફુલ એડર મધ્યવર્તી જોડાણો આપણે કેટલાક વાયર ને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને આપણે ફુલ એડરની 4 નકલો દાખલ કરીએ છીએ જે ફુલ એડરને રજૂ કરે છે જેનું ડિસ્ક્રીપ્શન અહીં છે જેમ તમે જોઈ શકો છો આ એક ફુલ એડર છે જ્યાં તમારી પાસે કેરી આઉટ અને સમ આઉટપુટ તરીકે છે a b અને cy in ઇનપુટ્સ તરીકે છે તમારી પાસે એક સમ મોડ્યુલ છે તમારી પાસે કેરી મોડ્યુલ છે આ સમ મોડ્યુલમાં આપણી પાસે આઉટપુટ તરીકે સરવાળો છે આ ઇનપુટ્સ છે કેરી મોડ્યુલ cy out એ આઉટપુટ છે ઇનપુટ્સમાં a b cy in છે તેથી તમે નકલ કરો છો અથવા આપણે આવા 4 એડ મોડ્યુલોનો સમાવેશ કરીએ છીએ અને તમે જોઈ શકો છો ખાલી યોગ્ય રીતે વેરીએબલ નામો આપીને તમે આંતરજોડાણો સાથે આપીને જેમ કે આ B3 ના cy out2 નું તમારું આઉટપુટ B2 ના આ cy out2નું ઇનપુટ હશે તેવી જ રીતે આ અહીં જોડાયેલ હશે આ અહીં જોડાયેલ હશે તેથી તમે યોગ્ય રીતે નામો આપીને જોડાણોનો ઉલ્લેખ કરી શકો છો તેથી જેમ તમે અહીં અને આ ડાયગ્રામ વધુ એક વખત જોઈ શકો છો એક તબક્કાનું આઉટપુટ બીજાના ઇનપુટ તરીકે આવી રહ્યું છે એક તબક્કાનું આઉટપુટ બીજાના ઇનપુટ પર આવે છે તો આ જ રીતે અહીં તમે વેરીએબલના નામોને યોગ્ય રીતે સ્પષ્ટ કરી શકો છો જેથી આ આંતરજોડાણ સ્પષ્ટ કરી શકાય હવે તમે જોશો કે આ હજુ પણ સંપૂર્ણ ડિસ્ક્રીપ્શન નથી કારણ કે આપણે સમ અને કેરી વ્યાખ્યાયિત કર્યા નથી આપણે એડ વ્યાખ્યાયિત કર્યું છે આપણે 4 બીટ એડર બનાવવા માટે 4 વખત એડનો ઉપયોગ કર્યો છે પરંતુ હવે આ સમ અને કેરી છે તમે અહીં જુઓ કે આપણે સમ ગેટના સંદર્ભમાં કેરી વ્યાખ્યાયિત કરી છે આપણે લોજિક પદ ab OR bc OR ca નો ઉપયોગ હવે કર્યો નથી આપણે કહ્યું છે કે ત્યાં 3 AND ગેટ અને એક OR ગેટ છે પરંપરા છે અને t1 a b એટલે a b એ ઇનપુટ્સ છે t1 એ આઉટપુટ છે બીજું a c એ ઇનપુટ્સ છે t2 એ આઉટપુટ છે અહીં b c ઇનપુટ t3 આઉટપુટ છે અને અંતિમ OR ગેટ t1 t2 t3 ઇનપુટ છે અને cy out એ આઉટપુટ છે તેથી આ એક શુદ્ધ સ્ટ્રક્ચરલ ડિસ્ક્રીપ્શન છે કારણ કે આપણે ચોક્કસ ગેટનો ઉપયોગ કરવા અને તેઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે તેનો ઉલ્લેખ કરી રહ્યા છીએ તેવી જ રીતે આ સમ જ્યાં 2 વિશિષ્ટ OR ગેટ આપે છે પ્રથમ આઉટપુટ t ઉત્પન્ન કરે છે બીજો t નું XOR લે છે અને c સમ ઉત્પન્ન કરે છે તેથી તમે જોઈ શકો છો કે આ ઉદાહરણ વાસ્તવમાં તમને બતાવે છે કે આપણે કેવી રીતે ગેટ લેવલ સુધી ફુલ એડરનું સ્ટ્રક્ચરલ ડિસ્ક્રીપ્શન બનાવી શકીએ છીએ બિહેવિયર 4 બીટ એડર ડિસ્ક્રીપ્શનથી ગેટ લેવલ સુધી તમારી પાસે શુદ્ધ ગેટ લેવલનું સ્ટ્રક્ચરલ ડિસ્ક્રીપ્શન હોઈ શકે છે હવે સૌથી નીચલા સ્તરે ચાલુ રાખીને તમે ફિઝીકલ રિપ્રેઝન્ટેશન કરી શકો છો તેથી અહીં ફિઝીકલ સ્પેસિફીકેશન પર મેં કહ્યું કે કેટલાક લંબચોરસના સંગ્રહ તરીકે લેઆઉટને સ્પષ્ટ કરવા માટે સૌથી નીચા સ્તરે જેમ કે મેં અગાઉ તે ઉદાહરણમાં બતાવ્યું હતું કે લંબચોરસ વિવિધ સ્તરોમાં હોઈ શકે છે તે ધાતુના સ્તરમાં હોઈ શકે છે એલ્યુમિનિયમ હોઈ શકે છે તે પ્રસરણ સ્તર હોઈ શકે છે પોલિસિલિકોન સ્તર હોઈ શકે છે વિવિધ જુદા જુદા ફેબ્રિકેશન સ્તરો છે તેથી તમારે આ સ્તરની ચોક્કસ ભૂમિતિનો ઉલ્લેખ કરવો પડશે અને તે કયા સ્તરમાં છે તે તમારા ફિઝીકલ ડિસ્ક્રીપ્શનનો સમાવેશ કરશે જેમાંથી તમે ફેબ્રિકેશન માસ્ક બનાવી શકો છો અને તમે તે માસ્કનો ઉપયોગ કરીને તમારી ચિપ બનાવવા માટે ફેબ પર જઈ શકો છો તેથી મેં કહ્યું તેમ ફિઝીકલ લેઆઉટ એ લંબચોરસ અથવા બહુકોણના સંગ્રહ સિવાય બીજું કંઈ નથી જ્યાં આ સંપૂર્ણ ડિસ્ક્રીપ્શન નથી આ રિપ્રેઝન્ટેશન છે આ માત્ર એક આંશિક ડિસ્ક્રીપ્શન છે જે મેં બતાવ્યું છે ફક્ત ફિઝીકલ રિપ્રેઝન્ટેશન માટે વેરિલોગ ડિસ્ક્રીપ્શન કેવું દેખાઈ શકે છે તે તમને જણાવવા માટે તમે અહીં જુઓ છો કે તમે પોર્ટ નામની કેટલીક લાઇન નો ઉલ્લેખ કરી શકો છો જે સિગ્નલ x0 નું વહન કરે છે જે એલ્યુમિનિયમ સ્તર પર છે જેની પહોળાઈ 1 છે જેનું મૂળ આ યામ પર છે તેથી આ રીતે તમારી પાસે પોર્ટ બોક્સીસ લાઇન દરેક વસ્તુ માટે કેટલાક આદિમ છે જ્યાં તમે બરાબર સ્પષ્ટ કરી શકો છો કે તે કયા સ્તર પર ચાલી રહ્યું છે તે પ્રારંભિક યામ શું છે અને તેનું કદ શું છે તેથી આ રીતે તમે અંતિમ લેઆઉટ પણ ઉત્પન્ન કરી શકો છો આનો ઉપયોગ અંતિમ ચિપ બનાવવા માટે કરવામાં આવશે તેથી મને લાગે છે કે આપણને એક સારો વિચાર મળ્યો છે હવે આમાં મારો મતલબ છે કે અંતિમ ડાયગ્રામ ડિઝાઇન ડિજીટલ IC ડિઝાઇન ફ્લો ચાલો ફરી એક ઝડપી નજર કરીએ ત્યાં ડિઝાઇન એન્ટ્રી ની પ્રક્રિયાના વિવિધ પગલાં છે લોજીક સિન્થેસિસ પાર્ટીશનીંગ ફ્લોર પ્લાનીંગ પ્લેસમેન્ટ રાઉટિંગ આની ચર્ચા આપણે આગામી લેક્ચરમાં કરીશું તમે જુઓ કે આ સમગ્ર ડિઝાઇન પ્રક્રિયાને 2 ભાગોમાં વ્યાપક રીતે વિભાજિત કરી શકાય છે પ્રથમ થોડા પગલાંને ફ્રન્ટ એન્ડ CAD અથવા લોજિકલ ડિઝાઇન કહેવામાં આવે છે આગળના કેટલાક પગલાંઓને ફિઝીકલ ડિઝાઇન અથવા બેક એન્ડ CAD કહેવામાં આવે છે હવે આ કોર્સના ભાગ રૂપે આપણે ફિઝીકલ ડિઝાઇનના પાસાઓ વિશે વધુ ચિંતિત છીએ તેથી આપણે ધારીશું કે આપણી પાસે પહેલેથી જ સર્કિટ નેટ લિસ્ટ ઉપલબ્ધ છે અને ત્યાંથી આપણે ફ્લોર પ્લાનિંગ પ્લેસમેન્ટ રાઉટિંગ અને અન્ય એનાલિસિસ પગલાં અને અલબત્ત દરેક પગલાં પર તમારે સિમ્યુલેશન હાથ ધરવાની જરૂર છે આ બાબતોની પણ આપણે પછીથી ચર્ચા કરીશું તેથી આપણે તમારું લેઆઉટ બનાવતા પહેલા અથવા તમારું લેઆઉટ પૂર્ણ થયા પછી સિમ્યુલેશન હાથ ધરી શકીએ છીએ પછી તમે આ સર્કિટને પણ એક્સટ્રેક્ટ કરી શકો છો અને તમે પોસ્ટ લેઆઉટ સિમ્યુલેશન નામનું કંઈક કરી શકો છો જે અલબત્ત વધુ સચોટ હશે તેથી લગભગ આ રીતે વસ્તુઓ કામ કરે છે તેથી મને લાગે છે કે આ રીતે આપણે આ બીજા લેક્ચરના અંતમાં આવીએ છીએ તેથી આપણે આગામી થોડા લેક્ચર્સમાં પણ તમે આપણી ચર્ચા ચાલુ રાખીશું